આમ આગળ આકૃતિ 17 માં સર્કિટ બતાવેલ છે ઇન્ડક્ટર L 1 અને L 2 માં પ્રારંભિક કરંટ બતાવ્યા નથી તેના સ્રોતો છે ધારો કે કેટલાક સ્રોત છે સર્કિટ હું પછી બતાવીશ આમ કેટલાક સ્રોત છે અને ઇન્ડક્ટર માં પ્રારંભિક કરંટ 2 ઇન્ડક્ટર સમાંતર ત્યાં છે અને તેની સ્થાપના કરવામાં આવી છે આમ સ્વીચ t 0 પર ખોલવામાં આવશે અને t 0 માટે iL1 iL2 અને I L3 નક્કી કરો એકવાર કેપેસિટર કેસ માટે RC સર્કિટ માટે 2 કોઇલ સમસ્યા જ્યાં 2 કેપેસિટર શ્રેણીમાં હતા પરંતુ આ કિસ્સામાં સમાન પ્રકારની સમસ્યા લેવામાં આવે છે જ્યારે 2 ઇન્ડક્ટર સમાંતર હોય અહીં પણ ફક્ત એક જ કેસ કેમ લેવામાં આવ્યો છે અને અંતે જો ફોરમમાં કોઈ મુશ્કેલી હોય તો ત્યાં આપણે બધા જવાબ આપીશું આમ આ ખૂબ જ રસપ્રદ સમસ્યા છે અને ફક્ત સર્કિટ જુઓ કરંટ iL1 iL2 ની બધી દિશા અને આ બીજી i3 આપવામાં આવે છે અને ઇન્ડક્ટર માં પ્રારંભિક કરંટ તે આપવામાં આવે છે 8 એમ્પીયર અને 4 એમ્પીયર આ તે સર્કિટ માં પણ ચિહ્નિત થયેલ છે આ 8 એમ્પીયર છે અને આ 4 એમ્પીયર છે અને આ ઇન્ડક્ટર 5 હેનરી છે આ 20 હેનરી છે અને સમસ્યામાં એવું કહેવામાં આવે છે કે આમાં બતાવો સર્કિટ માં પ્રારંભિક કરંટ L 1 અને L 2 સ્ત્રોતો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે કોઈ બતાવ્યું નથી ખરેખર આપણે ધારીએ છીએ કે તે સ્થાપિત થયું છે સ્વિચ t 0 પર ઓપન છે અને t 0 માટે iL1 iL2અને i L3 નક્કી કરવા પડશે તે t 0 માટે iL1 t iL2 t અને i3t છે અને t 0 પર સ્વીચ ખોલવામાં આવે છે તેનો અર્થ એ કે આ સમયે સ્વીચ ઓપન છે હવે આ જુઓ આમ 5 કે આ 5 હેનરી અને 20 હેનરી સમાંતર છે આમ તે અવરોધ જેવું છે જે રીતે આપણે ત્યાં સમકક્ષ અવરોધ શોધો તે પણ સમકક્ષ ઇન્ડક્ટન્સ શોધવા માટે છે આમ 5 Ω હેનરી અને 20 હેનરી ઇન્ડક્ટર સમાંતર છે આમ લેક 4 હેનરી આમ આ ખૂબ જ સરળ છે હવે પ્રારંભિક કરંટ કે 8 એમ્પીયર અને 4 એમ્પીયર ઇન્ડક્ટર 1 અને ઇન્ડકટર 2 માટે આપવામાં આવે છે જે iL1 0 અને iL2 0 છે આમ અહીં તે iL1 0 8 એમ્પીયર અને iL2 0 4 એમ્પીયર છે આમ i Leq સમકક્ષ ઇન્ડક્ટર કરંટ iL1 0 iL2 હશે જે 12 એમ્પીયર છે આમ આ ખરેખર એકમો છે જેl L i Leq iL10 iL20 છે તે 8 4 12 એમ્પીયર છે બંને ઉમેરી રહ્યા છીએ આમ સમાન ઇન્ડક્ટન્સ 4 હેનરી છે સમાંતર સમકક્ષ 4 હેનરી છે અને આ V vt છે જેનો આપણે કેટલાક મુદ્દા પર નિર્ણય લીધો છે આપણે vt લીધો છે અને આ કરંટ i3 છે i3 કે આ ખરેખર ઓપન છે જલદી તેને ખોલવા માટે આ 2 સમાંતર સમકક્ષ આપણે લીધા છે અને આ કરંટ i3 છે આમ અને આ 8 Ω અવરોધ છે તો આ સમકક્ષ સર્કિટ છે હવે આ કિસ્સામાં τ LeqR આમ Leq 4 હેનરી અને R 8 Ω આમ 4 ભાગ્યા 8 આમ 0 5 સેકન્ડ આમ τ 0 5 સેકંડ આમ i3 સામાન્ય રીતે આપણે જાણીએ છીએ i t I0 પાવર t τ પર આમ અહીં પણ i3 t પ્રારંભિક કરંટ iLeq 0 12 એમ્પીયર અને τ અમને મળ્યું કે ક્યાંક મેં τ 3 5 સેકંડનો ઉલ્લેખ કર્યો છે આમ મૂળભૂત રીતે આપણે આ જાણીએ છીએ આપણે આ જાણીએ છીએ આ i3 માટે છે પરંતુ સામાન્ય રીતે આપણે જાણી શક્યાં i t I0 કહો કેપિટલ I0 અથવા નાના I0 આમ આ વસ્તુ e t t τ આમ આ કિસ્સામાં જે τ 0 5 સેકંડ છે આમ જ તે 2 t આવે છે અને આ i 0 ઇન્ડકટર ભેગા છે આ પ્રારંભિક કરંટ 12 એમ્પીયર તે પણ આપણે તેને 8 4 12 બનાવ્યું છે આમ જ તે પાવર માટે 12 e t પાવર 2 t એમ્પીયર તેને t 0 આપવામાં આવે છે આમ આમ 8 Ω મને સમજાવા દો આમ 8 Ω અવરોધ તરફનો i 3 એ vt i3 t છે કારણ કે આ i3 કરંટ 8 Ω અવરોધથી વહે છે જે સર્કિટ માં આપવામાં આવે છે આમ 8 i3 t તે અવેજી i3 t અહીં i3 t હશે જો ગુણાકાર કરશે તો તે 96 e t 2 t V આમ t 0 ઇનપુટ પર અહીં t 0 તો પછી V 0 96 V હશે આમ તેનો અર્થ એ કે આ સર્કિટ માં આ પછી અર્થ એ કે t 0 પર આ V એ 90 અથવા 96 V હશે આમ હવે પછી લખો આપણે જાણીએ છીએ કે iL1 t જે vt સામાન્ય રીતે vt L d id t ઇન્ડક્ટર 1 અને ઇન્ડકટર 2 સમાન છે સમાંતર ઇન્ડક્ટર 2 ત્યાં છે આમ જ્યારે તે બનાવો મારો મતલબ કે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે v L di ભાગ્યા dt આપણે જાણીએ છીએ તેનો અર્થ છે di di 1L પછી v dt જો આને આ રીતે સંકલન કરો આમ 1 L સામાન્ય રીતે તે v dt તો આ મારુંi 3 v છે અને આ ઇન્ડક્ટર 1 માટે છે અને આ L 1 છે આ બધું બરાબર છે પરંતુ આ પછી iL 1 0 છે કારણ કે પ્રારંભિક કરંટ ત્યાં 4 એમ્પીયર હતો તો શા માટે આપણે લીધી છે આમ અથવા આ એક પ્રશ્ન છે L કેપેસિટર જેવું જ છે મેં આ પ્રશ્ન મૂક્યો આમ આશા રાખું કે તમે આ વિડિઓ લેકચર માં જોશો આમ આ 1 અથવા 2 વસ્તુઓ હું જોવા માંગુ છું કે શું જવાબ યોગ્ય રીતે આપે છે કે નહીં ફોરમમાં જવાબ મૂકે છે તે સમયે આપણે તેને જોઈશું નહીં તો હું તરત જ જવાબ આપીશ ચિંતા કરશો નહીં ચિંતા કરશો નહીં પરંતુ માત્ર કંઈક વિચારશો બધું આપણે મારી બાજુથી કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું હું બધું કહેવાની કોશિશ કરી રહ્યો છું પરંતુ આ 1 અથવા 2 છે હું તેને છોડું છું માત્ર વિચારો એ જ રીતે આ મૂલ્ય આ 8 એમ્પીયર iL108 એમ્પીયર આમ તે ખરેખર આવે છે 1 6 e t 2 t એમ્પીયર આ t અથવા 0 ની બરાબર છે આગળ તે જ રીતે જ્યારે 2 કેપેસિટર શ્રેણીમાં હતા ત્યારે તે જ પ્રશ્ન હતો એ જ રીતે iL 2 પણ અહીં તે 5 હેનરી L 1 5 હેનરી હતું અહીં તે 20 હેનરી છે અને તે 0 થી t 96 e t 2 t dt છે આમ iL2 0 આમ અહીં પણ ચિહ્ન છે આમ આ એક સવાલ છે કે તે શા માટે છે આમ જો સંકલન કરો અને સરળ કરો અને iL2 0 પ્રારંભિક શરત મૂકી કે iL2 0 મૂકો તો મને લાગે છે કે તે 4 એમ્પીયર છે તેને અહીં 4 એમ્પીયર મૂકો અને iL2 t આ સરળીકરણ મળશે કૌંસમાં 1 6 2 4 અને 2 t કૌંસ ક્લોઝ કરો એમ્પીયર આ iL2 માટે છે સમસ્યા ખૂબ જ સરળ છે પરંતુ ફક્ત તે જ વસ્તુ કે iL1 અને iL2 શા માટે ચિહ્ન લગાવ્યું છે આ એક પ્રશ્ન છે આમ આ પછી એક સમસ્યા છે અને આનો અર્થ એ થાય છે કે જ્યારે પણ આપણે તેને t 0 પર લઈએ છીએ આમ આ i3 vt આનો અર્થ એ કે જ્યારે આ સ્વીચ ઓપન કરવામાં આવે છે ત્યારે આપણે લઈ લીધેલ છે તો આ મારી vt છે અને આ તે આ i 3 અને આ સમગ્ર માં વહે છે આમ જ આપણે મેળવી લીધું છે અને પ્રારંભિક કરંટ આપવામાં આવે છે તો માત્ર વસ્તુ તે છે કે i L શા માટે iL1 0 અને શા માટે આ 2 અભિવ્યક્તિમાં iL2 0 લેવામાં આવ્યા છે આ એક પ્રશ્ન છે આમ આગળનું એક છે કે આ સર્કિટ માં સ્વિચ નું ઉદાહરણ લીધું છે ઉદાહરણ 7માં સર્કિટ માં સ્વીચ લાંબા સમયથી ક્લોઝ રહેશે અને t 0 વાગ્યે સ્વીચ ખોલવામાં આવે છે તે નક્કી કરવા માટે t 0 t શોધવા માટે t સ્વીચ ક્લોઝ હતો અને લાંબા સમયથી ક્લોઝ હતો જો આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હોય તેનો અર્થ એ કે આ સ્વીચ ક્લોઝ હતી સ્વીચ ક્લોઝ હતી અને તે સ્થિતિમાં શું થશે જો સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હોય તો પછી આ ઇન્ડક્ટર DC ની જેમ વર્તે છે કારણ કે તે DC સ્ત્રોત છે તે શોર્ટ સર્કિટ જેટલું હશે તે કિસ્સામાં શું થશે આ તેમ છતાં કરંટ આ અવરોધમાંથી પસાર થશે તે સંપૂર્ણપણે અલગ થઈ જશે કારણ કે ત્યાં હું કહું છું કે કરંટ અહીંથી પસાર થશે કારણ કે આ તે સ્વિચ લાંબા સમયથી ક્લોઝ હતું આમ DC માટે જ્યારે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હોય ત્યારે ઇન્ડકટર એક શોર્ટ સર્કિટ ફંક્શન કરશે જ્યારે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે ફંક્શન કરશે આ બાબતે તેને ધ્યાનમાં રાખવું પડશે આમ જો એવું લાગે છે તો સર્કિટ કેવી છે તે જુઓ મને લાગે છે કે અહીં મેં તે બનાવ્યું હશે આમ જો આ છે તો આ સમાન સર્કિટ છે આ વસ્તુ ત્યાં રહેશે નહીં આ 7 Ω ત્યાં રહેશે નહીં કારણ કે આ ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ છે આમ કે કોઈ કરંટ વહેશે નહીં આમ સર્કિટ આના જેવું હશે આમ આ 7 Ω ત્યાં ન હોવો જોઈએ આમ આમ જ તે 4 V છે અને કેટલાક કરંટ i 1 અહીં વહે છે i 1 વહે છે અને આ 5 Ω અને 2 Ω આ કરંટમાં સમાંતર છે તે i t હવે આ પછી કરંટ i1 મેળવવા માટે તે સરળ DC સર્કિટ છે તે સરળ છે કરંટ i1 ને આ 5 Ω અને 2 Ω માં મેળવવા માટે તેઓ શ્રેણીમાં આ 3 Ω સાથે સમાંતર છે આમ R સમકક્ષ 3 5 2 ભાગ્યા 5 2 હશે જે 3 10 ભાગ્યા 7 Ω છે આ R સમકક્ષ છે અને આમ i 1 હશે આ સમકક્ષ એક પછી હું બીજા સર્કિટ ને નથી દોરી રહ્યો તે સમજી શકાય તેવું છે આમ તે 4 ને 3 10 દ્વારા 7 એમ્પીયર દ્વારા વિભાજિત કરવામાં આવશે કારણ કે આ સ્રોત 4 V છે આ સ્રોત 4 V છે આમ જો આ તે છે કે i 1 4 ભાગ્યા 3 10 ભાગ્યા 7 2831 એમ્પીયર હવે આ કરંટ ડિવિઝન i t હવે 5 ભાગ્યા 5 2 i 1 થશે આ i 1 છે આમ i t હશે i t ની દ્રષ્ટિએ હશે અહીં પણ કહેવું જો તે કહેવું એક t નું વિધેય છે આમ તે કરંટ ડિવિઝન હશે કે આ 2 Ω અવરોધ માં કરંટ શું છે જે i t 5 ભાગ્યા કરંટ ડીવીઝન 5 ભાગ્યા 5 2 i 1t છે કરંટ ડીવીઝન એટલે 5 ભાગ્યા 7 i 1 t છે આમ ચાલો હું તેને સમજાવું આમ આ કિસ્સામાં આ 5 ભાગ્યા 5 2 i 1 છે આમ તે છે i t એ આ ખરેખર 1 મિનિટ એક સુધારો છે જે હું તેને કરીશ આમ ન મૂકશો હું ફક્ત લખું છું આમ t 0 માટે 203 એમ્પીયર તે પ્રારંભિક સ્થિતિ છે આમ ભૂલથી મેં તેને i t કર્યું છે આમ t છે i નથી આમ ચાલો હું તેને સમજાવું કારણ કે ઇન્ડક્ટર દ્વારા કરંટ ત્વરિત રૂપે બદલી શકતું નથી તેનો અર્થ I0 I0 2031 એમ્પીયર T 0 માટેની આ પ્રારંભિક વસ્તુ છે સ્વીચ ઓપન છે અને i 3 સ્ત્રોત અલગ થયેલ છે અને તે આ વસ્તુને આકૃતિમાં t 0 પર બતાવવામાં આવ્યું છે સ્વીચ ઓપન છે આમ સર્કિટ પર પહેલા t 0 પર સર્કિટ પર આવો 0 સ્વીચ ઓપન છે એટલે કે આ ભાગ નથી ત્યાં આ ભાગ નથી આમ જો આ ભાગ ન હોય તો ચાલો જોઈએ કે કેવી રીતે સર્કિટ છે આમ આ કિસ્સામાં આ i t ત્યાં છે 3 હેનરી 3 હેનરી ઇન્ડક્ટર ત્યાં છે અને આ 2 Ω અને 5 Ω શ્રેણીમાં હશે આમ તેનો અર્થ એ કે આનો અર્થ આ 2 5 છે આ 7 છે અને આ 7 Ω 7 Ω સમાંતર છે આમ બરાબર 7 7 ભાગ્યા 7 7 તે ખરેખર 7 ભાગ્યા ભાગ્યા 2 Ω ખરેખર 7 ભાગ્યા 2 Ω છે આમ આ બરાબર 7 ભાગ્યા 2 Ω છે તો પછી τ એ l R હશે જે પણ સમય અચળાંક આવશે L 3 હેનરી છે આમ આ કિસ્સામાં R eq 49 ભાગ્યા 4 એટલે કે 7 ભાગ્યા 2 Ω મેં તે લખ્યું નથી પરંતુ તે 7 ભાગ્યા 2 Ω છે આમ સમય અચળાંક છે lReq છે આમ 349 ભાગ્યા 14 આમ 6 ભાગ્યા 7 સેકંડ આમ આ રીતે આપણે i t I0 e t t ભાગ્યા τ આ આપણે જાણીએ છીએ તો તે 2031 છે અને τ ને 6 ભાગ્યા 7 ની બીજી અવેજી 2031 e t 7 t6 એમ્પીયર મળશે આમ i t તેનો અર્થ એ કે i t 0 645 e t 7 t ભાગ્યા 6 એમ્પીયર જે t 0 આમ આ એક સરળ સમસ્યા છે કે DC માટે થોડો આધાર રાખવો પડશે જો સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હોય તો તે ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે વર્તે છે અને કેપેસિટર માટે તે DC માટે ઓપન સર્કિટ તરીકે વર્તે છે આ વસ્તુ ધ્યાનમાં રાખવી આમ આ હું આશા રાખું છું કે હું આ સરળ સમસ્યા તમને સમજાઈ ગઈ હશે આમ હવે પછી આકૃતિ 22 માં બતાવેલ સર્કિટ માં છેix v x ને નક્કી કરવું પડશે અને I એ ix નક્કી કરવું પડશે કે ix પછી v x છે જે આ 3 Ω અવરોધ દરમ્યાન i 3 છે અને i શું આ તે બધા સમય માટે હશે હું જોઈ શકું છું કે કરંટ એક તરફ વહેતો હોય તે ધારે છે કે સ્વીચ લાંબા સમયથી ઓપન હતું અહીં આ કિસ્સામાં તે વિરુદ્ધ આપવામાં આવે છે કે સ્વીચ લાંબા સમયથી ઓપન હતું આમ જો સ્વીચ લાંબા સમયથી ઓપન હોય તો તે પ્રારંભિક સ્થિતિ જોવા માટે પ્રથમ તો મને તે સમજાવા દો આમ જ્યારે સ્વીચ લાંબા સમયથી ઓપન હતું આમ આ સર્કિટ હશે કારણ કે જો સ્વીચ લાંબા સમય સુધી ઓપન હોય જો સ્વીચ લાંબા સમય સુધી ઓપન હોય તેનો અર્થ એ કે તે DC V 100 10 V છે અને ઇન્ડકટર શોર્ટ સર્કિટ તરીકે વર્તે છે આમ તે શોર્ટ છે આમ તે કિસ્સામાં શું થશે કે જો તે લાંબા સમય સુધી ઓપન રહેશે કરંટ આની જેમ વહેશે અને 6 Ω અવરોધમાં કોઈ કરંટ હશે નહીં કારણ કે તે શોર્ટ સર્કિટ ની જેમ વર્તે છે આમ અહીં કોઈ કરંટ હશે નહીં આમ તે આ માર્ગ લેશે તે આ રીતે જશે આમ કોઈ કરંટ વહેશે નહીં આમ પ્રારંભિક કરંટix 0 એ 0 છે ઇન્ડકટર માં પ્રારંભિક કરંટ તે 2 Ω છે અને 3 Ω હશે આ ઓપન રહેશે તે લાંબા સમયથી ઓપન છે અને ફક્ત t 0 પર તે ક્લોઝ હતું આમ તે લાંબા સમયથી ઓપન હતું આમ પ્રારંભિક કરંટ I0 એ 100 ભાગ્યા 2 3 જે 20 એમ્પીયર છે જે પ્રારંભિક કરંટ છે જે ઇન્ડક્ટર માં વહેતો હોય છે અને તે ix 0 હશે આમ આમ ચાલો હું તેને સમજાવીશ અને પ્રારંભિક i 3 v x 0 શોધી શકું જે 3 20 હશે આમ તે 60 V હશે એટલે કે જો પ્રારંભિક V એ v x 0 છે તે શોધવું હોય તો તે 3 20 એટલે કે 60 V છે તો આ મેં સર્કિટ દોરી છે આમ 6 Ω એકદમ અલગ છે તે અહીં કોઈ કરંટ વહેતું નથી જ્યારે સ્વીચ લાંબા સમયથી ઓપન હતું અને આ તે 2 Ω 3 Ω શ્રેણીમાં છે જે મેં બનાવ્યું છે આમix 0 0 મેં પ્રારંભિક તરીકે ix 0 કહ્યું અને તે i t છે ખરેખર આ ખરેખર છે આ વસ્તુ માટે એક સ્વીચ ક્લોઝ હતું આમ હું t લખવાને બદલે વધુ સારી રીતે સૂચન કરું છું હું પ્રારંભિક સ્થિતિ જે રીતે લખું છું જે રીતે હું i i 3 લહું છું t નહિ આમ તે ફક્ત I0 20 એમ્પીયર બનાવે છે અને આને એક v0 બનાવે છે જે 60 V છે આ તે છે કારણ કે આ t 0 કોર્સ માટે છે એક વસ્તુ ત્યાં છે જેમકે મેં t 0 અથવા t 0 નો ઉલ્લેખ કર્યો છે આમ તે અહીં તે બધા t માટે છે t 0 તે પણ તે માન્ય છે પરંતુ બરાબર તેને I0 અને vx 0 માટે બનાવો બંને માન્ય છે પરંતુ હજી પણ મેં તે બનાવ્યું છે કારણ કે આપણી પાસે તેમનો ઉલ્લેખ છે તેમ છતાં મેં તેનો ઉલ્લેખ કર્યો છે જો હું આમાં ઉલ્લેખ કરું છું તો i t અને vxt છે જો તેનો ઉલ્લેખ ન કરાય પછી પ્રારંભિક મૂલ્ય કે જે I0 અને v0 છે આમ I0 I તેને 20 એમ્પીયર લખીશ જે પ્રારંભિક કરંટ છે તો ચાલો હું તેને સમજાવું તો હવે t 0 માટે સ્વીચ ક્લોઝ છે સ્વીચ ક્લોઝ છે આમ કે હું 3 સ્રોત શોર્ટ પરિભ્રમણ છે તેનો અર્થ એ કે સર્કિટ જલ્દી જ્યારે સર્કિટ t 0 પર આ સ્વીચ ક્લોઝ થઈ જાય તેનો અર્થ એ કે આ i 3 આ i 3 સ્રોત શોર્ટ પરિભ્રમણ છે કારણ કે આ શોર્ટ છે આમ તે કિસ્સામાં શું સમાન હશે જેને સમકક્ષ સર્કિટ કહે છે આમ તે કિસ્સામાં શું થશે કે આ બરાબર સર્કિટ i 3 સ્રોત છે આમ આ 3 Ω અને 6 Ω અવરોધ સમાંતર છે અને ત્યાં 6 3 બરાબર 6 3 હશે આમ 2 Ω આમ આ એક હેનરી ઇન્ડક્ટર છે આમ તેનો અર્થ એ છે કે સમાંતર અવરોધ લખવું પરંતુ તે જ સમયે ઇન્ડકટર ટર્મિનલ પર તે આ R એવેનિન જેવું કંઈ નથી પરંતુ 2 સમાંતર અવરોધ 3 6 ભાગ્યા 3 6 2 Ω છે અને τ આપણે L R થેવેનિન લખી રહ્યા છીએ કે L છે 1 હેનરી અહીં L ને 1 હેનરી આપવામાં આવે છે અને આ આપવામાં આવે છે કે 2 R થેવેનિન 2 છે આમ અડધી સેકન્ડ τ અડધી સેકન્ડ હવે આપણે જાણીએ છીએ કે i t I0 સ્રોત p સર્કિટ આપણે જાણીએ છીએ I 2 I0 e t tτ આમ I0 20 અને τ τ અડધા આમ t 0 માટે e t 2 t એમ્પીયર KVL લાગુ કરવા માટે અમારી પાસે v x t vLt 0 છે હવે અહીં સર્કિટ માં KVL લાગુ કરો આમ જો આને v v x vL 0 છે આમ સર્કિટ માં KVL લાગુ કરો ચાલો હું તેને સમજાવું આમ v x t vLt L did t આમ તે L છે 1 હેનરી 1 અને didt t આ 1 નું વિકલન છે આમ 20 2 e t 2t આમ 20 2 e t 2t હશે જે t 0 માટે છે આમ અને ix t vLt6 કારણ કે આ જે કંઈ પણ i 3 આ vLt મળે છે 6 Ω અને આ 6 Ω અને 1 હેનરી સમાંતર છે આમ આ vL છે પછી ix સામાન્ય vL હશે જેમાં t લખી શકાશે નહીં પાછળથી આપણે જોશું કે 6 Ω અવરોધ દ્વારા ભાગતા આ કરંટ મળે છે આમ આ કિસ્સામાં આપણે ix t vLt6 લખી રહ્યા છીએ તો v vLt આપવામાં આવ્યું છે કે આપણને vLt vLt L di આ મળ્યું છે તો v x t આ અને vLt આપણે લખી રહ્યા છીએ કેમ કે અહીં આ v x t vLt અને v x t ને આ મળશે તેનો અર્થ એ કે આપણું vLt v x t આમ તે ખરેખર છે 40 e t 2 t આમ જ આ ચિહ્ન અહીં છે આમ 40 e t 2 t6 આમ ix t તો 203 e t 2 t એમ્પીયર આ તે બધા સમય માટે છે તેનો અર્થ એ કે જો આનો ix t 0 થાય તો બધા t 0 માટે ix t 203 e t 2 t એમ્પીયર આ રીતે લખવું જ્યારે બધા t નો અર્થ છે કે તે ખરેખર સામાન્ય રીતે છે અનંત થી અનંત તો આમ જ 0 એમ્પીયર માટે તે આ t 0 જેવું છે અને તે ix t 203 છે જે આપણને મળ્યું છે એ જ રીતે i 3 માટે અમને તે 60 V મળ્યું કે t બરાબર 0 છે અને 40 e t 2 t જ્યારે તે સમયે તેનો ઉલ્લેખ કરો vxt 60 V ઉલ્લેખ કરવાનો પ્રયાસ ન કરો તો આપણે માની લઈશું કે તે પ્રારંભિક મૂલ્ય 0 પરંતુ t 0 માટે તે 60 V છે એ જ રીતે તે શરૂઆતમાં 20 એમ્પીયર પણ છે જે તમામ t 0 માટે છે અને કારણ કે મને લાગે છે કે આ કિસ્સામાં તે લાંબા સમયથી ઓપન હતું અને 20 e t 2 t એમ્પીયર 40 0 છે જો બધા સમય છે તો પછી આ રીતે જવાબ લખો આમ સામાન્ય રીતે જવાબ લખો તે છે અનંત અનંત ગમે ત્યાં વિરામ લખો આમ હવે હું સ્રોતની આશા રાખું છું મને ખબર છે કે આ તે છે સોર્સ મુક્ત સર્કિટ જે આપણે અભ્યાસ કર્યો છે આમ આમ આગળ એક સિંગ્યુલારીટી ફંક્શન છે કારણ કે આપણે તે લેવાનું છે જ્યાં સર્કિટ માં સ્રોત છે આમ તે થોડું પહેલાં આપણે સિંગ્યુલારીટી ફંક્શન વિશે શીખીશું તે વિશે શીખીશું આમ સિંગ્યુલારીટી ફંક્શન એ ફંક્શન છે કે જે કાં તો વિરોધાભાસી છે અથવા ડીસકન્ટિન્યું વિકલન છે આમ સિંગ્યુલારીટી ફંક્શન ની મૂળભૂત સમજ અમને ખાસ કરીને RC અથવા RL સર્કિટ ના પગલાની પ્રતિક્રિયાને સમજવામાં મદદ કરશે આમ સિંગ્યુલારીટી ફંક્શન ને સ્વિચિંગ ફંક્શન પણ કહેવામાં આવે છે આમ કેટલીક વાર તેને મેં સ્વિચિંગ ફંક્શનને રેખાંકિત કર્યું છે તે કહેવામાં આવે છે અને સર્કિટ વિશ્લેષણ માટે ખૂબ ઉપયોગી છે આમ સર્કિટ વિશ્લેષણમાં 3 સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું સિંગ્યુલારીટી ફંક્શન એ યુનિટ સ્ટેપ ફંક્શન એ યુનિટ્સ ઇમ્પલ્સ અને યુનિટ રેમ્પ છે આ 3 ફંક્શન એક એ યુનિટ સ્ટેપ ફંક્શન છે યુનિટ્સ ઇમ્પલ્સ અને યુનિટ રેમ્પ બધા રેખાંકિત છે આમ આ 3 ફંક્શન ની મૂળભૂત સમજ ફર્સ્ટ ઓર્ડર સર્કિટ ને સમજવામાં મદદ કરે છે આમ પહેલા ઇનડીપેનડેન્ટ DC i 3 અથવા કરંટ સ્રોતની અચાનક ઉપયોગીતાને અનુસરીને આપણે આને એક પછી એક સમજીશું પછી આપણે ત્યાં જઈશું કે તે સમયે તે સમયે સર્કિટ માં ત્યાં સ્રોત હશે તે ટ્રાન્ઝિયન્ત રિસ્પોન્સ જોશે અને વસ્તુઓ ખૂબ જ સરળ છે તે જોશે આમ યુનિટ સ્ટેપ ફંક્શન પ્રથમ મૂળભૂત રીતે યુનિટ સ્ટેપ ફંક્શન આ પ્રકારનું સિંગ્યુલારીટી ફંક્શન સ્ટેપ ફંક્શન રેમ્પ ફંક્શન બધી જ વસ્તુઓનો સર્કિટ વસ્તુ તેમજ કંટ્રોલ સિસ્ટમમાં ઉપયોગમાં લેશે આમ યુનિટ સ્ટેપ ફંક્શન ના ફંક્શન માટે કે u t 0 માટે t માટે t 0 છે અને t માટે 0 છે આમ u t 1એ t 0 માટે અને u t 0 માટે t 0 આમ આ આપણે યુનિટ સ્ટેપ ફંક્શન ની વ્યાખ્યા આપીશું આમ આમ તે છે પરંતુ તે એક વસ્તુ છે તે t 0 પર છે પરંતુ જ્યારે તે છે t 0 પર તે અસ્પષ્ટ છે તે 0 t 0 છે 0 t 0 એ 1 છે પરંતુ અસ્પષ્ટ છે t 0 પર જ્યાં તે 0 થી 1 માં અચાનક બદલાય છે અને બીજી બાબત એ છે કે તે પરિમાણ હીન માત્રા છે આ વસ્તુ આપણે તેને ધ્યાનમાં રાખવી છે તે પરિમાણ હીન જથ્થો છે આમ આકૃતિ 25 યુનિટ સ્ટેપ ફંક્શન બતાવે છે જે હું આકૃતિ દોરીશ તો આ યુનિટ સ્ટેપ ફંક્શન છે જે બધા સમય માટે ટાઇમ ફંક્શન ને વ્યાખ્યાયિત કરે છે આમ આ યુનિટ ટાઇમ ફંક્શન છે પરંતુ t 0 પર યાદ રાખો કે તે અસ્પષ્ટ છે આમ આ કિસ્સામાં u t વ્યાખ્યાયિત થયેલ છે આ એક છે અને આ આ છે જે આપણે દોર્યું છે કારણ કે t 0 માટે તે 0 છે પરંતુ t 0 પર તે અસ્પષ્ટ છે આમ t 0 ને બદલે જો અચાનક ફેરફાર t i 3 પર આવે છે જે i 3 0 છે તો શું થશે માની લોt i 3 ને બદલે જો અચાનક ફેરફાર t i 3 પર આવે છે જ્યાં i 3 0 છે યુનિટ સ્ટેપ ફંક્શન નું ફંક્શન વ્યક્ત કરી શકાય છે કે આપણે લખી શકીએ જો i 3 0એ t i 3 પર પછી u t i 3 0 એ t i 3 માટે અને તે 1 છે t i 3 માટે અને t i 3 પર તે અસ્પષ્ટ છે આમ 29 સૂચવે છે કે u t એ i 3 સેકન્ડથી પાછળ છે અને આકૃતિમાં બતાવવામાં આવે છે આમ તેમાં વિલંબ થાય છે આમ તેમાં વિલંબ થાય છે તે આ રીતે બનાવવામાં આવ્યું છે તે આ વસ્તુ છે i 3 અને આ i 3 છે અને આ 1 છે આમ આ u t i 3 છે કે તે i 3 વિલંબ છે હવે જો તે i 3 દ્વારા અદ્યતન છે તો તે i 3 કેવી દેખાશે આમ હવે પછી છે જો t i 3 માં અચાનક ફેરફાર થાય છે યુનિટ સ્ટેપ ફંક્શન ફંક્શન તે સ્થિતિમાં જાય છે તે u t i 3 0 માટે t i 3 અને 1 માટે t i 3 છે આમ આ સમીકરણ 30 છે આમ આ સમીકરણ 30 તે સૂચવે છે કે u t એ i 3 સેકંડથી આગળ વધ્યો છે અને આકૃતિ 27 માં બતાવ્યા છે આમ તે અગાઉથી છે તો આ છે i 3 અને આ 1 છે અને આ ફરી જાડી લીટી છે હું વાદળી રંગ દ્વારા ચિહ્નિત કરતો નથી આ એક જાડી લીટી છે i 3 આ i 3 છે આમ આ જાડી લાઇન છે અને આ છે i 3 અને તે તે છે i 3 સમય છે આમ એકમ એ યુનિટ સ્ટેપ ફંક્શન ફંક્શન છે જે i 3 અદ્યતન છે આમ આ 3 કે u t તેનો અર્થ એ કે તમે આ સમજી શક્યા નથી આ u t છે આ u t છેu t i 3 આ આલેખ છે અને આ ut i 3 છે જો તે i દ્વારા આગળ વધવામાં આવે છે આમ આ પ્લોટ યુનિટ સ્ટેપ ફંક્શન બતાવશે આમ સ્ટેપ ફંકશન નો ઉપયોગ કરંટ અથવા i 3 માં અચાનક પરિવર્તનને રજૂ કરવા માટે થઈ શકે છે અને આ પ્રકારના અચાનક ફેરફારો ડિજિટલ કમ્પ્યુટર અને નિયંત્રણ સિસ્ટમ્સના સર્કિટ માં થાય છે ઉદાહરણ તરીકે ચાલો i 3 ને ધ્યાનમાં લઈએ i 3 vt 0 એ t i 3 માટે અને t i 3 માટે vt v0 ને ધ્યાનમાં લઈએ 3 આ સમીકરણ 31 છે માની લો કે આ i 3 આપણે આ જેમ લખી રહ્યા છીએ જો તે છે 0 t i 3 અનેv0 t i 3 આની જેમ લખવું તે યુનિટ સ્ટેપ ફંક્શન ની દ્રષ્ટિએ vt v0 u t i 3 તરીકે વ્યક્ત કરી શકાય છે આપણે આ યુનિટ સ્ટેપ ફંક્શન ને હલ કરીએ છીએ i 3 t i 3 માટે તે 0 છે અને t i 3 તે 1 અને ut નો ગુણાકાર છે ut i 3 તો આ i 3જો આ આપેલ હોય તો આપણે લખીએ i 3 આપણે જાણતા હોઈએ છીએ i 3 તે હશે 0 આમ vt હશે 0 અને t i 3 માટે u t u t i 3 થશે આમ તે કિસ્સામાં vt એ v0 હશે આ આપણે તેમાંથી જોયું છે આ આપણે તેમાંથી જોયું છે જ્યારે t જ્યારે t i 3 માટે u t i 3 0 આમ તે કિસ્સામાં vt એ 0 છે હવે મને તે સમાન રીતે સમજાવા દો જ્યારે t i 3 u t i 3 1 તેનો અર્થ એ કે આ એક v0 હશે આમ આ અભિવ્યક્તિ આ સમગ્ર વસ્તુનું સમીકરણ 31 આ ફોર્મમાં લખી શકાય છે આમ તે સમજી શકાય તેવું છે કે આ સમીકરણ 32 દ્વારા રજૂ કરી શકાય તો ચાલો હું તેને સમજાવું અને t 0 જો i 3 માફ કરો જો i 3 0 તો આ 32ને vt v0 u t તરીકે લખી શકાય છે આમ આ ફક્ત સર્કિટ સાથે આમ આકૃતિ 28 a બતાવે છે i 3 સ્ત્રોત v0 u t અને તે સમકક્ષ સર્કિટ બતાવવામાં આવે છે તો આ v0 ut છે i 3સ્રોત t માટે આપવામાં આવે છે t 0 તે u i 3 છે અને t 0 માટે તે v0 હશે આમ જ્યારે આ સ્વિચ પોઝિશન આ so1 અને 2 ની જેમ હોય છે તે ખરેખર છે કારણ કે તે 0 છે કારણ કે 1 અને 2 શોર્ટ સર્કિટ છે જો 1 છે જો તે 1 અને 2 છે તો આ જેમ બનાવે છે આમ જો સ્વીચ પોઝિશન માફ કરશો જો સ્વીચ પોઝિશન આની જેમ છે તો તે શોર્ટ સર્કિટ છે આમ તે કિસ્સામાં હું કહી શકું છું કે t 0 ઉદાહરણ તરીકે આમ આ સ્થિતિમાં નું આઉટપુટ હશે નહીં i 3 કે v12 0 છે કે v12 v12 vt 0 પરંતુ જ્યારે સ્વીચ પોઝિશન છે મારો મતલબ કે જ્યારે તે ત્યાં જોડાયેલ હોય ત્યારે આ ભૂલી જાય છે જ્યારે તે તે સમયે જોડાયેલ હોય છે v one 2 vt v0 આમ આ સર્કિટ v0 ut દોરેલું છે પછી મને તે સ્પષ્ટ કરવા દો કે આ અહીંથી સમાન સર્કિટ છે પસંદ કરેલ v0 અને આ તે સ્વિચિંગ કરશે તેને સ્વિચિંગ લોજિક બનાવશે આમ માત્ર એક સેકંડ છે આમ આ રીતે તેને બનાવી શકે છે આમ i 3 સ્રોત v0 u t અને તે સમાન સર્કિટ છે અને જે કંઇ પણ મેં કહ્યું તે સમજૂતી છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે જ્યારે તે સ્પષ્ટ થાય છે કે ટર્મિનલ 1 અને 2 શોર્ટ સર્કિટ છે જે vt 0 છે t 0 અને t 0 માટે મેં કહ્યું હતું કે vt v0 ટર્મિનલ પર દેખાય છે એક અને 2 તે v 12 v0 છે